સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ નમસ્તે મિત્રો હવે આપણે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે ડિઝાઇન વિચારસરણીની સંકલ્પનાનો ઉપયોગ કરીશું અને આજની પેઢીમાં શાળાના વિદ્યાર્થીઓ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે આપણે શોધેલા કેટલાક સમસ્યા નિવેદનો પર કેસ સ્ટડી બનાવવાનો પ્રયત્ન કરીશું તો આજે આપણો લક્ષ્યાંક છે કક્ષા 6 થી 12ના વિદ્યાર્થીઓ જે મૂળભૂત રીતે પૂનાની શાળામાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓને જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે આપણે શોધી કાઢ્યું છે એક છે ડિજિટલ લર્નિંગ અને ડિજિટલ સામગ્રીની પ્રાપ્તિ આ વય જૂથના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ઇ લર્નિંગ અને અન્ય તમામ એપ્લિકેશનો અને સાધનો તેઓ કેટલી સરળતાથી પ્રાપ્ત કરી શકે છે તે પછી નોંધ લેવાની વાસ્વિક પ્રક્રિયા છે વિદ્યાર્થીઓ કેટલી કુશળતાપૂર્વક નોંધો બનાવી શકે છે પરીક્ષાઓની તૈયારી માટે તેમની શાળાની નોંધો અથવા તેમની ની ટ્યુશન નોંધ જેવી લેખિત સામગ્રીને ગોઠવવી ત્યાર બાદ તેમની વિડિઓ ની શિક્ષણ સામગ્રી જે આજકાલ ડિજિટલ રીતે ઉપલબ્ધ છે તો મૂળભૂત રીતે ખવાની અથવા નોંધો લેવાની આ ઇનપુટ પદ્ધતિ કેટલી સારી રીતે થઈ રહી છે અને આ નોંધો ભવિષ્યના સંદર્ભ માટે કેટલી અસરકારક રીતે ગોઠવવામાં આવી રહી છે તો આ સમસ્યાના નિવેદનો છે જે અત્યારે આપણે સમક્ષ લાવવા ઇચ્છીએ છીએ કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે ડિઝાઇન વિચારસરણીનો સંકલ્પના તરીકે ઉપયોગ કરીએ જેથી આપણે થોડા ઇચ્છિત તારણો પર આવી શકીએ અને આ સમસ્યાઓ માટે ઉત્પાદન અથવા સેવા બનાવી શકીએ પ્રાધ્યાપક હું માનું છું કે આપે ખૂબ જવાબદારીવળી સમસ્યા લીધી છે આપ જે રીતે જુઓ છે તે મને વાસ્તવમાં ગમ્યું અને સિદ્ધાર્થ મેં આપને પાછલી આખી ટીમમાં જોયા છે આપે આજની પેઢીના બાળકોના આ વિશિષ્ટ લક્ષ્ય ક્ષેત્ર પર ધ્યાન આપવાનો ઉલ્લેખ કર્યો છે તે સારું છે હું માનું છું કે તેઓ હાલમાં જેનો સામનો કરી રહ્યા છે તે ઘરે ઘરે છે કે તેઓ ઉપકરણોને પસંદ કરી રહ્યા છે વિશેષરૂપે ભારતના પુના જેવા શહેરમાં હું માનું છું કે તેમના ઘરોમાં આ ઉપકરણો સુલભ છે તેમને ગમે છે તેઓ જાણે છે કે કઈ રીતે કાર્ય કરે છે તો અદભુત છે હકીકતમાં તેઓ તેમના માતા અને પિતા કરતા વધુ સારા છે પરંતુ શાળામાં તેઓની સમસ્યા છે કે હજી પણ તેમણે આ રીતે કલમ પકડીને લખવાનું છે જો તેમના અક્ષર સારા નહીં હોય તો તેમને દંડ કરવામાં આવે છે તેઓએ પાઠયપુસ્તકો અને નોંધપોથી જેવી વસ્તુઓનો આખો ભાર સાથે રાખવો પડશે તો પહેલા આ કેસ અધ્યયનને લાવવા માટે હું નોઇન ની આખી ટીમની પ્રશંસા કરીશ મને ખરેખર ગમ્યું તો મારે માટે વાસ્તવિક પ્રશ્ન ડિઝાઇન વિચારસરણીમાં જ છે જો આપ વિચારો કે આપણે અભ્યાસક્રમમાં કયા વિષય પર વાત કરી રહ્યા છીએ તો આપણે વ્યવસ્થિત પદ્ધતિસરના અભિગમમાં જઈ રહ્યા છીએ બરાબર જ્યારે આપ મારા વર્ગમાં હતા ત્યારે આપે મારા વર્ગમાં પણ જોયું હશે સહાનુભૂતિ વિશ્લેષણ નિરાકરણ અને પરીક્ષણ કરો આ આપણે જે કરી રહ્યા છીએ તે વ્યાપક વર્ગોના પ્રકાર છે હું ઈચ્છીશ કે આખી ટીમમાંથી જે કોઈએ પણ જોયું હોય તે ખરેખર શામેલ થઇ શકે આપ સ્વાભાવિક રીતે લક્ષ્ય ક્ષેત્રમાંથી નથી અને હવે બાળકો પણ નથી હું ઇચ્છું છું કે આપ બાળકો બનો પણ હવે આપ નથી હું ખરેખર ઉત્સુક છે કે આ ક્યાં અને કેવી રીતે છે કોણે કર્યું તેના પર થોડો પ્રકાશ નાખીએ આપ શું લાવ્યા છો શું લાવ્યા છો શું આપ સફરજનના ઝાડ નીચે બેસશો અને સફરજન પડી ગયું વાર્તા શેના વિશે છે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો આનો ઉત્તર આપવા માટે હું કહીશ કે નોંધ લેવાની પ્રક્રિયા એ હકીકતમાં સમસ્યા છે અત્યાર સુધી આપણે આપણી શિક્ષણ પ્રથામાં જોયું છે કે આપણે બધા નોંધપોથીનો ઉપયોગ ઉચકવા માટે કે લખવા માટે કરી રહ્યા છે નોંધોની સમસ્યા એ છે કે તે ભૌતિક છે જગ્યા રોકે છે અને તેનું વજન છે જ્યારે આપ ઘણી નોંધો લઈ જતા હોવ ત્યારે તે એક મુશ્કેલી બની જાય છે કારણ એક વાત છે કે તેનું સંચાલન કરવું દૈનિક જીવનમાં ઘણા બધા વિષયો હોય છે આપણી એક વિશિષ્ટ શાળામાં વિદ્યાર્થીને વર્ગમાં ઘણા બધા વિષયોનો સામનો કરવાનો હોય છે પરંતુ યાદ રાખવું હંમેશા સરળ હોતું નથી કે તેણે નોંધો બરાબર ક્યાં લખી છે તે ખૂબ જ નાનો મુદ્દો હોઈ શકે છે આપને લાગે છે કે નાનો મુદ્દો ક્યાંય પણ લખી શકાય પરંતુ તે વસ્તુ ફરીથી શોધવી એ વિદ્યાર્થી માટે મુશ્કેલી જ છે અને કલ્પના કરો કે જો કોઈએ ઘણી બધી નોંધો સાચવી રાખવાની હોય તો આખો દિવસ મહિનાની જેમ કદ વધતું જશે સંચાલન વધશે એકંદરે નોંધોનું સંચાલન કરવું થોડું મુશ્કેલ બની જાય છે તે નાની મુશ્કેલી નથી તે ખરેખર મોટી ચિંતા છે ઘણી બધી નોંધો જેથી શોધ પુનર્પ્રાપ્તિ અને આપ આપની નોંધો જો કોઈ બીજાને આપવા માંગો છો તો તે ફરીથી જ્ઞાન વહેંચવાની સમસ્યા છે આ નોંધો આપવી એ જ્ઞાનની વહેંચણી છે આપને ખબર નથી કે આપે કઈ નોંધો ક્યાં રાખી છે આપને ઉત્તર જોઈએ છે અને આપ સુપ્રતિવને પૂછો છો કે આપની પાસે આ નોંધો છે હું હા કહીશ મારી પાસે છે પણ હું યાદ કરવા માટે સમર્થ નથી હું તે નોંધો ક્યાં રાખું છું તે યાદ કરવામાં સમર્થ નથી જો મને એવી તક મળે કે મને ખરેખર આ નોંધો ખૂબ જ સરળતાથી મળી શકે અને હું આપને આપી શકું કદાચ આ આપના માટે ખૂબ જ સરળ વસ્તુ હશે અને પરસ્પર તે દરેક માટે ખૂબ ઉપયોગી થશે બરાબર નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને સિદ્ધાર્થ જેવી રીતે ઉલ્લેખ કરી રહ્યા હતા તેમ અત્યારે ડિજિટલ લર્નિંગ અત્યારે ડિજિટલ લર્નિંગની પુષ્કળ વ્યવસ્થા છે પરંતુ શાળાઓ અને વર્ગખાંડનું હાલ નું આધાર માળખું જેમકે શિક્ષણની પદ્ધતિ વિદ્યાર્થીને આ તક શોધવાની મંજૂરી આપતું નથી અને આથી જ અમે સેવા પ્રદાન કરવા માંગીએ છીએ જ્યાં શીખવાની સંપૂર્ણ પ્રવૃત્તિ જેમાં નોંધો લેવી અને તેની સુલભતા ડિજિટલ પાઠયપુસ્તકોની ઉપલબ્ધતા અને ડિજિટલ એપ્લિકેશનો બધું જ વર્ગખંડના માળખામાં સમાવિષ્ટ હોય પ્રાધ્યાપક વર્ગમાં તે આપનો પોતાનો અનુભવ હતો મને યાદ છે હું આપને પૂછું કે શું તમે જાણો છો આપે છેલ્લા વર્ગમાં શું કર્યું હતું તો દરેક વ્યક્તિ પોતાની નોંધો ઉથલાવે છે પરંતુ તેમને મળતું નથી તેઓ આજુબાજુના લોકોને ને જુએ છે કે તે વ્યક્તિએ બરાબર લખ્યું છે આ કારણે આપે આ સમસ્યા પર આપનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અથવા બીજું કઈંક નિથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ આપણે જેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ તેમાં ચોક્કસપણે એક સ્તરનો વ્યક્તિગત અનુભવ શામેલ છે પરંતુ અમે ખાતરી કરી છે કે તે ફક્ત અમારી પોતાની વ્યક્તિગત સમસ્યા જ નથી પરંતુ એવી સમસ્યા છે જેનો લગભગ દરેક વિદ્યાર્થી એ રૂપે સામનો કરે છે કે તેણે અગાઉ જે લખ્યું છે તે મળતું નથી અને ફક્ત ભૌતિક પાઠયપુસ્તકો દ્વારા પાઠયપુસ્તકોની ઉપલબ્ધિ તે વિશેષ પાઠયપુસ્તક મેળવવા માટે પુસ્તકાલયોમાં જવું પડશે તો બધું એકસાથે કહું તો સમગ્ર અનુભવને ડિજિટલ બનાવવું એ ખૂબ અર્થપૂર્ણ છે ફક્ત આપણા પોતાના અનુભવથી જ નહીં પરંતુ આપણે આપણા ભણતરના દિવસોમાં જે જોયું છે તેના પરથી પણ પ્રાધ્યાપક બરાબર સિદ્ધાર્થ આપના માટે એક સવાલ છે હું જોઈ શકું છું કે આ સમસ્યા માટે આપે આપના વ્યક્તિગત અનુભવ નું આલેખન કર્યું છે પણ હવે હું જોઉં છું કે આપે જે ક્ષેત્ર પસંદ કર્યું છે તે ખૂબ જ વિશિષ્ટ છે અને આપે કેમ આ કર્યું તે માટે હું મારા પોતાના કારણો જોઈ શકું છું પરંતુ હું ખરેખર આપ લોકો પાસેથી તે જાણવા માંગું છું કે શા માટે સમગ્ર દૂરદ્રષ્ટિના અભિકોણથી આ ક્ષેત્ર શા માટે અને તે આપ લોકો માટે કેમ અર્થપૂર્ણ છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સાહેબ આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે હું હેવા માંગુ છું કે શાળામાં જતા વિદ્યાર્થી માટે લેખન સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિ જે તેમને કુશળતાપૂર્વક શીખવામાં સહાય કરે છે આપણા શાળા અને કોલેજના દિવસોના અનુભવ પરથી શોધી કાઢ્યું છે વધુ લેખન આપણી યાદશક્તિ વધારે છે એવું આપણે બધા શાળાના દિવસોથી શીખતાં આવ્યા છીએ તે આપણને ખ્યાલને વધુ સારી રીતે સમજવામાં સહાય કરે છે દ્રશ્ય રજૂઆતો અને આકૃતિઓનો અભ્યાસ કરવાથી આપણે આકૃતિઓ લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ તો આ બધા મુદ્દાઓ અને પરિબળોને ધ્યાનમાં લેતા આ એવું ઉત્પાદન છે જે શાળાએ જતા વિદ્યાર્થીને મદદ કરી શકે છે વિશેષ રૂપે જ્યાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયો નોંધો અને રાખવાની હોય છે જુદા જુદા પાઠયપુસ્તકો તેથી જુદા જુદા વિષયો જે હજી પણ જે નાના બાળક માટે મુશ્કેલી છે એક નાનું બાળક જે હજુ તો વિષયો અને જીવન વિષે શીખી રહ્યું છે આજકાલ પુસ્તકને જોવું એ જ મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે આટલા જાડા ગણિતના પાઠ્યપુસ્તક ને જોવું વિજ્ઞાન નું જાડું પાઠ્યપુસ્તક આ બધું મૂળભૂત રીતે વિદ્યાર્થીઓના માનસ સાથે રમવા જેવું છે તો આ બધા જ પરિબળો આ ઉત્પાદનમાં આવે છે અમે આ ઉત્પાદનમાં એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેમાં દરેક વિષય માટે ઘણા પાઠયપુસ્તકો અને નોંધપોથીઓ ના હોય જ્યાં વિદ્યાર્થીઓ ખરેખર તેમની બધી નોંધો શાળા ટ્યુશન ઘર પરીક્ષા તૈયારી ગમે તે હોય ત્યાં જાળવી શકે છે જે કંઇ પણ તેઓ લખે છે તે એક વ્યક્તિગત ડિજિટલ જગ્યામાં ગોઠવી શકાય છે આ તેમને સક્રિય રૂપે વારંવાર લખવામાં પણ મદદ કરે છે જે નાના બાળકો માટે એક સારી શિક્ષણ પ્રક્રિયા છે શાળાઓમાં મુખ્યત્વે નોંધપોથીઓનો ખૂબ વધુ ઉપયોગ કરવામાં આવે છે તે હકીકતને ધ્યાનમાં લેતા અને કાગળ એક એવી સામગ્રી છે જેને આપણે ખૂબ લાંબા સમયથી બદલવા માગીએ છીએ પરંતુ તેનું યોગ્ય પૂરક આપણને મળ્યું નથી અમને લાગે છે કે આ સમગ્ર કલ્પના અને જે વિચાર અમને મળ્યો છે તે આ ખાલી જગ્યા પુરવા માટે યોગ્ય હોઈ શકે તેમાં જેવી રીતે આપ નોંધપોથીમાં નોંધ લો છો તેમ અહીં ખરેખર નોંધ લઈ શકો છો અને જે રીતે આપણી પાસે પાઠ્યપુસ્તકોની સામગ્રી હતી તેમ સમગ્ર પાઠ્યપુસ્તકની સામગ્રી પણ ઉપલબ્ધ છે પ્રાધ્યાપક ઠીક છે શ્યામ મારી પાસે આપના માટે એક સવાલ છે આપ માર્કેટિંગ ના વ્યક્તિ છો તો બજારનો મિજાજ શું છે આખી કલ્પના એ છે કે હું માનું છે લેખન એ લુપ્ત કળા છે તે જલ્દી જ લુપ્ત કળા બની રહી છે હું અહીં નોંધો લખું છું પરંતુ મેં જોયું છે કે મોટાભાગે લોકો એ ઉપકરણની સામે જ બેઠા હોય છે લખતા હોય છે અથવા રમત રમતા હોય છે પરંતુ મેં સાંભળ્યું નથી કે લોકો ખરેખર ત્યાં હાથેથી લખતા હોય તેઓ પોતે ભૂલી જાય છે આ જ વસ્તુ છે તો આ બાબતે બજારનો મિજાજ શું છે હું જાણું છું અને મેં સાંભળ્યું છે આપ સૌ લોકો સાથે ખુબ મૈત્રીપૂર્ણ છો તેથી મારો આપને પ્રશ્ન છે શ્યામ પોલ એમ માર્કેટિંગ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો હમણાં એ પરિવર્તન થઇ રહ્યું છે કે લોકો લેખન કરતાં વધુ ટાઇપ કરવાનું પસંદ કરે છે તે થોડી શાળાઓ અથવા સંસ્થાઓમાં પણ જોવા મળ્યું છે પરંતુ વાત એમ છે કે કીબોર્ડ નો પ્રવેશ અને એ બધું પરિવર્તન હોવા છતાં કોર્પોરેટ ઓફિસો સંસ્થાઓ શાળાઓ બધે લેખનનો ઉપયોગ થાય છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ કીબોર્ડ્સ અને ટાઇપિંગ દ્વારા સામગ્રીને એન્ટર કરવાનું ડિજિટલ પરિવર્તન આપણે જોયું છે આજકાલ ડિજિટલ નકલ અથવા ડિજિટલી સાચવેલી સામગ્રી અથવા તેવું કંઈક રાખવા માટે લેખનની સંપૂર્ણ પ્રવૃત્તિ ટાઇપિંગ માં પરિવર્તિત થઈ ગઈ છે કોઈ ચોક્કસ શબ્દ કોઈ વિશિષ્ટ વિચાર કોઈ ચોક્કસ વાક્ય શું લખવું છે તે આપણે પહેલાથી જ મનની એક પૂર્વનિર્ધારિતની સ્થિતિમાં હોઈએ છીએ પરંતુ લેખનમાં આપ ફક્ત વિચાર પ્રક્રિયા સાથે જાઓ છો આપણે ફક્ત એ જ લખીએ છીએ જે આપણે મનમાં વિચારી રહ્યા હોઈએ હું વ્યક્તિગત એવી રીતે લખું છું કે હું એક શબ્દ લખું અને ત્યાર બાદ તે શબ્દની આસપાસ ફ્લોચાર્ટ્સ દોરીશ પછી ફ્લોચાર્ટ્સમાં અથવા થોડા શબ્દોથી જ સમગ્ર વ્યાખ્યાન બનાવવાનો પ્રયત્ન કરું છું અને પછી તે શબ્દોને ધ્યાનમાં રાખીને મારા માટે આખું વ્યાખ્યાન બનાવીશ મારા કિસ્સામાં લેખન એ શીખવાની રીત છે તે ખ્યાલને મારી પોતાની રીતે વિસ્તૃત કરવો જે ટાઇપિંગ માં શક્ય નથી તેવું હું જોઉં છું જો મારી પાસે વર્ગખંડમાં લેપટોપ હોય અને જો મારે નોંધો લેવાની હોય તો હું ફક્ત તે જ લખીશ જે પ્રાધ્યાપક સૂચવે છે અથવા શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જ્યારે મારી પાસે કાગળ અને કલમ હોય ત્યારે હું ફક્ત મુખ્ય શબ્દો અનિયમિત ખ્યાલો અથવા આકૃતિઓ લખીશ ત્યાર બાદ હું મારી વિચાર પ્રક્રિયાને તે મુખ્ય શબ્દોમાં મૂકીશ અને મારો પોતાના અભ્યાસ લેખ અથવા બ્લોગ પ્રસ્તુત કરીશ જે આ ખ્યાલની આસપાસ હોય તો અહીં વર્તમાન પરિસ્થિતિમાં આપણે ડિજિટલ ઇનપુટ સિસ્ટમ હોવાની દ્રષ્ટિએ કઈં ગુમાવી રહ્યાં છીએ નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો જો કોઈક એવી ટેકનોલોજી નો વિકાસ થયો હોત જે લોકો જે જાણે છે તે લખી શકે અને જે લખ્યું છે તે સરળતાથી ડિજિટાઇઝ થઈ શકે તો કદાચ ટેકનોલોજી વિકસિત થઈ ગઈ હોય અને કીબોર્ડ્સ ડેસ્કટોપ અને લેપટોપમાં વિકસિત થઈ હોત તેથી અમે વિચારીએ છીએ કે આવી કોઈ તક અસ્તિત્વ ધરાવે છે પ્રાધ્યાપક ઠીક છે સુપ્રા તમારા માટે તકનિકી સવાલ છે આ ટીમમાં એક tech વ્યક્તિ છે જેને હું જાણું છું મારે તાજેતરમાં ક્યાંક સહી કરવાની હતી આ ડિજિટલ ગેજેટ્સમાંનું એક હતું અને મેં હસ્તાક્ષર કર્યા તેના થોડા દિવસો પછી પછી મેં મારા હસ્તાક્ષર તરફ જોયું અને મને થયું કે આ શું મેં આ જ સહી કરી હતી તો સૌ પ્રથમ મને આ ખાસ સ્ક્રીન પર ચિત્રકામનો આખો અનુભવ માં મજા ન આવી ઠીક છે અને મને તે ગમતું નથી મને એક પેન અને કાગળ ગમે છે અને હું ક્યાંક સહી કરવા માંગું છું તે હસ્તાક્ષર તે મારા માટે વ્યક્તિગત હોવું જોઈએ તો આ વર્તમાન સ્થિતિ વિષે તમે શું કહેશો અને મારા માટે થોડી ખાલી જગ્યાઓ ભરો સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ જેમ તમે કહ્યું હતું કે લખવું એ એક અનુભવ છે એવું જ કહ્યું તમે સાચું ને પ્રાધ્યાપક બરાબર સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હમણાં સુધી બજારમાં જે પણ ડિજિટલ ટેબ્લેટ્સ છે જ્યાં આપણે લખીએ છીએ એમાં તેઓ જે માધ્યમનો ઉપયોગ કરે છે એ વિશેષરૂપે લખવા માટે નથી અને આપણી જે સમસ્યા છે તે કાગળોવાળી નોટોની છે તો આ માધ્યમ આ ડિજિટલ ડિવાઇસેસ તમે જે રીતે કહ્યું તેમ તમારી સહીને યોગ્ય રીતે ઓળખવામાં આવી ન હતી કારણ કે તે કંઈક એવી પ્રક્રિયા છે જ્યારે તમે કાગળ પર છાપ બનાવો છો ત્યારે તમારી પોતાની પ્રારંભિક સહી તમે તેને ક્યાંય ભવિષ્યમાં પણ બદલી શકશો નહીં તમે સહી જેમ જુઓ છો તેમ જ રહેશે તેથી અમારું ઉત્પાદન તે જ અનુભવ આપે છે જ્યાં તમે હસ્તાક્ષર સાચવી શકો છો તમે જે પણ લખો છો તે તમે જોઈ શકો છો તે ભવિષ્યમાં બદલાશે નહીં અને સૌથી ઉપર જેમ તમે ડિજિટલ પ્રોડક્ટ વિશે કહ્યું જે પહેલેથી જ ઉપલબ્ધ છે તમને તેનાથી સંતોષ કારક જવાબ નથી મળ્યો તેનું કારણ તે છે કે તેઓ ખરેખર હસ્તાક્ષર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી તેઓ નોંધ લેવા ઉપર ધ્યાન આપે છે જે બરાબર છે પરંતુ કલ્પના કરો કે તમે આ હાલનો ઉપકરણ ટેબલેટ વિદ્યાર્થીના હાથમાં મૂકો છો થોડા વાક્યો લખ્યાં પછી કદાચ તેઓ તેની પર વધુ લખવા માટે હવે સક્ષમ નહીં હોય અને બીજાં ઘણાં કારણો છે કે શા માટે કોઈ વિદ્યાર્થી માટે આ લેખનનું માધ્યમ માનવામાં ન આવે તે યોગ્ય છે કારણ કે સૌ પ્રથમ તેમાં કાગળની જેમ વફાદારી નથી બીજી બાબત એ છે કે આપણે આજકાલ જે ડિજિટલ tablets જોઇયે છીએ તેમાં ઘણા અનિયંત્રિત સમાવિષ્ટો છે તમે ખરેખર તે ટેબ્લેટને તે સ્તર સુધી મર્યાદિત કરી શકતા નથી જ્યાં તેનો ઉપયોગ કરનાર વપરાશકર્તા તે ટેબ્લેટનો ઉપયોગ કરવાની રુચિ ગુમાવશે જો તમે તે ટેબ્લેટને તેના મૂળ કાર્યક્ષમતા પર પ્રતિબંધિત કરવાનું ચાલુ રાખશો તો તે લોકો ખરેખર ટેબ્લેટ પર લખવાનું રસ ત્તો ગુમાવશે બીજી બાજુ જો તમે તેમને કોઈ ઉપકરણ પ્રદાન કરો છો જે ખરેખર તે શું કરવું જોઈએ તે સેવા આપવા માટે છે ઉદાહરણ તરીકે અમારા કેસ માટે તે નોટબુકના હેતુ માટે કામ કરે છે તે તમને કેવી રીતે લખે છે તેનો સચોટ અનુભવ આપે છે અને તમને મળી રહ્યું છે કે તમે તે વસ્તુને ડિજિટાઇઝ્ડ ફોર્મેટમાં સ્ટોર કરી શકો છો તમારે આ ઉત્પાદનથી બીજા કોઈ ડિજિટલ માધ્યમથી ભિન્ન હોવું જરૂરી નથી પણ આપણે આજ સુધી જોયેલા શ્રેષ્ઠ માધ્યમો તેઓ હજી ડિજિટલ છે તેઓ તમને લેખન પછીનો વાસ્તવિક સમયનો અનુભવ આપતા નથી પ્રાધ્યાપક હું જે સમજી શકું છું તે છે કે લેખન તેના સૌથી શુદ્ધ સ્વરૂપમાં લેખન હોવું જોઈએ અને પછી કદાચ ડિજિટલ અને તે પછીથી આવી શકે ઠીક છે હું તમને સાંભળીશ સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હું એક બીજી વસ્તુ ઉમેરવા માંગું છું જેમ કે નીથિને કહ્યું કે આ કીબોર્ડ કેમ કીબોર્ડની શોધ ફક્ત એટલા માટે જ થઈ હતી કે જે આપણા મગજમાં છે આપણે જે કંઇ પણ અગાઉના તબક્કે લખ્યું હતું તે ડિજિટાઇઝ્ડ કરી શકીએ છીએ આ જ કારણ હતું કે તમે કીબોર્ડથી લીટી દોરી શકશો નહીં ના કીબોર્ડથી રેખા દોરી શકાતી નથી એ mouse છે જેનાથી તમે કોઈ રેખા દોરી શકો છો આ તે બધા ડિજિટલ ઉપકરણો છે કે જેના દ્વારા તમારે હસ્તાક્ષરનો ઉપયોગ કરવાની જરૂર નથી હસ્તલેખન એ સૌથી કુદરતી વસ્તુ છે જે થઈ શકે છે તો અત્યાર સુધી બજારમાં જે ઉત્પાદનો ફરીથી આવ્યા છે જે અસ્તિત્વમાં છે તે આ બધી સેવાઓ આપતા નથી પ્રાધ્યાપક આ જ નોંધ હું વિચારી રહ્યો છું મેં ક્યાંક વાંચ્યું પણ છે કે તમે માહિતી રેકોર્ડ કરવાની કાર્યક્ષમતા ધરાવો છો ઠીક છે કીબોર્ડમાં તે ખૂબ વધારે છે હું ઘણું બધું ટાઇપ કરી શકું છું પરંતુ ખરેખર જ્યારે હું નોંધો લખું છું ત્યારે તે કદાચ કીબોર્ડ કરતાં ઘણી ધીમી હોય છે તો એ રીતે તમે વિચારો છો કે જે તમારા લક્ષ્ય દર્શકો છે આ બાળકો તે રસ ગુમાવી રહ્યા છે કારણ કે હવે તેઓ માહિ તી ઓવરલોડ થાય છેઅને ઘણી બધી સામગ્રી વિશે વાત કરી રહ્યા છે તો શું આ બધાનું રેકોર્ડિંગ ના થવું જોઈએ અને તે સૌથી ઉપર હોવું જોઈએ કારણકે ગતિ એ સાર છે જ્યારે વસ્તુઓ તમારી આસપાસ ખૂબ જ ઝડપથી ચાલી રહી હોય ત્યારે તમે ધીમું થઈ શકતા નથી તો આ વિશે તમારું શું કહેવું છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ જેમ તમે કહ્યું હતું કે કીબોર્ડ એ ઇનપુટ દાખલ કરવાની ઝડપી રીત છે હું સંપૂર્ણ રીતે સહમત છું સર એક અર્થમાં જો આપણી પાસે કોઈ માહિતી અથવા ડેટાનો સમૂહ છે જે પહેલાથી અન્ય સ્વરૂપમાં હાજર છે અને અમે તેને ડિજિટલ સ્વરૂપમાં અથવા વર્ચુઅલ મેમરી ફોર્મમાં લેવા માગીએ છીએ હા કોપી કરીને લખવાની પ્રવૃત્તિ આપણે કીબોર્ડ પર કરી શકીએ છે અને ઝડપથી તેને ડિજિટલ જગ્યા પર મેળવી શકીએ છીએ પરંતુ જ્યારે આપણે ખરેખર કંઈક નવું વિચારવું કંઈક નવું બનાવવું આપણા મગજને તે વસ્તુમાં મૂકીએ છીએ ત્યારે આપણે ખરેખર નવું વાક્ય લખવા માટે કીબોર્ડનો ઉપયોગ કરી શકીએ નહીં કદાચ અને તમે કવિતા અથવા કોઈ નવો લેખ આપણે અહીં અને ત્યાં શબ્દો સાથે કામ કરવાનું પસંદ કરીએ છીએ પછી જુદા જુદા વાક્યો અજમાવો આપણે જે રીતે છેકી નાખવા માટે ટેવાયેલા છે એ જો તમને ન ગમતું હોય કે તો ફરી આકૃતિઓ સાથે કંઈક એવું જ લખવાનો પ્રયત્ન કરો તો આ બધી પ્રવૃત્તિઓ કોઈ કીબોર્ડ પર અસરકારક રીતે સમર્થન કરતી નથી આપણે શીખવા ની દ્રષ્ટિએ તેને નંબર વન સાધન તરીકે વિચારીએ છીએ અને કીબોર્ડનો ઉપયોગ કરવાના સંદર્ભમાં વિદ્યાર્થીની સર્જનાત્મકતા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે ખૂબ જ નજીવી છે કી બોર્ડ ના રૂપમાં તે ખૂબ જ સીધું અને સ્પષ્ટ છે આ એવું છે કે તમે વિદ્યાર્થીને કંઈક કંઠસ્થ કરવા માટે કહો છો તેથી પરીક્ષા માટે અને પરીક્ષાના પ્રશ્નો માટે પ્રકરણો અથવા પ્રકરણો માટે નંબર આવે છે અને તે બધી બાબતોને પાછા યાદ કરી લે છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ મૂળભૂત રીતે કીબોર્ડ તમારી પાસે તે વસ્તુની કોપી છે તેને પેસ્ટ કરો અને તેને ત્યાં ફરીથી લખો જ્યારે લેખિતમાં તમે તમારી પોતાની વાર્તા લખો છો તે ખ્યાલ શું છે તે ખ્યાલનો ઉપયોગ કરીને તમે શું સમજી શક્યા છો તો લખવાના સંદર્ભમાં ખરેખર લોકો ટાઈપિંગ ની સરખામણીએ અથવા નિયત માહિતીનો ઉપયોગ કરવા કરતા લખવાથી વધુ સુધારી શકે છે નીતિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હું તમને વર્ગખંડમાં વપરાતો એક વિશિષ્ટ case આપું છું જ્યાં તમે કીબોર્ડમાં ઉલ્લેખ કરેલી ગતિ એક ગેરલાભ હોઈ શકે છે કલ્પના કરો કારણ કે તમને કીબોર્ડ પર જે પ્રકારની ગતિ મળી રહી છે તે તમે કદાચ મેળવશો જેમ કે સિદ્ધાર્થે દરેક શબ્દને ધ્યાનમાં લેતા કહ્યું કે પ્રાધ્યાપક કહે છે થોડા સમય પછી તે એવી પ્રવૃત્તિ બની જાય છે જેના વિશે તમે જાણતા પણ નથી પ્રાધ્યાપક કંઇક કહે અને તમે ફક્ત તેની નોંધો લખી રહ્યાં છો જ્યારે લખવાની ધીમી ગતિને કારણે તમારે અધ્યાપક શું કહે છે તે સાંભળવું પડશે તે શું બોલે છે તે સમજો અને પ્રયાસ કરો અને તેને તમારા શબ્દોમાં પકડો તેથી શીખવાની પ્રવૃત્તિનું ચોક્કસ સ્તર તેને લખવાની પ્રક્રિયા દ્વારા પહેલાથી જ થઈ ગયું છે તેથી જ અમે આને શૈક્ષણિક શીખવાના ક્ષેત્રમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાધ્યાપક ઠીક છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો જે ક્ષણે અમુક પ્રકારની માહિતી વર્ચુઅલ સ્પેસમાં જવા માટે તૈયાર છે ત્યારે આ ઉત્પાદન કીબોર્ડ કરતાં વધુ અર્થપૂર્ણ છે પરંતુ જો આપણે પહેલાથી જ ત્યાંની કેટલીક માહિતી વિશે વાત કરી રહ્યા છીએ અને તે ક્લાઉડ સ્પેસમાં સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો આપણે અસરકારક રીતે ચોક્કસપણે કરી શકીએ તેને કોપી કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરો અને તે લો આ તે જગ્યા છે જ્યાં સર્જનાત્મકતા શીખવાનું વધુ અસરકારક રીતે કરવામાં આવે છે તે લક્ષ્ય છે જેનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાધ્યાપક નિથિને જે કહ્યું તે મને માર્ક ટ્વાઇનના ઉદ્ધરણની યાદ અપાવે છે વર્ગખંડમાં શિક્ષકની નોટબુકમાંથી વિદ્યાર્થીની નોટબુકમાં કોઈના ધ્યાનમાં લીધા વિના નોંધો સ્થાનાંતરિત ન થવી જોઈએ હું તે રીતે એક જુનો વિચારક છું કે મને લાગે છે કે હાથથી લખેલી નોંધો ખરેખર તમને મદદ કરે છે અને ખાસ કરીને જ્યારે તમે કંઇક નવું શીખવાની કોશિશ કરી રહ્યાં છો ત્યારે તે ખરેખર તમારી શીખવાની ગતિ શીખવાની પ્રક્રિયામાં વધારો કરે છે બધું આંતરિક રીતે શુદ્ધ થયેલું છે એ પ્રકારની વસ્તુ કે હાથ તમારા મન સાથે વાત કરે છે તેથી ચોક્કસપણે હું તે ભાગ પર તમારી સાથે સંમત છું શું કોઈ અભ્યાસ અથવા કંઈક એવું છે કે તમે લોકોએ વ્યવસ્થિત રીતે કર્યું છે કારણકે ડિઝાઇન વિચારસરણી નો એક ભાગ એ એનો ભાગ છે કલા છે એ અર્થમાં તમારે પ્રેક્ષકોને સહાનુભૂતિ આપવી પડશે તમે શું નિરીક્ષણ કરી રહ્યા છો તે ખરેખર તમારે જાણવું જોઈએ પરંતુ તમે એક સ્તર વધુ ઊંડા જઈ રહ્યા છો અને આ મુદ્દાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો અને પછી તમે આખરે તેની પાસે જાઓ છો જે મને લાગે છે કે તે તમારા માટે હલ કરશે તેથી પ્રક્રિયાની દ્રષ્ટિએ અથવા અમુક પ્રકારની વ્યવસ્થિત રીતે શું તમે લોકોએ ભૂતકાળમાં કંઈક પ્રયાસ કર્યો છે હું તેની આસપાસ મારા મગજને વીંટાળવાનો પ્રયાસ કરી રહ્યો છું નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ મૂળભૂત રીતે સંશોધનની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ જે લક્ષ્ય બજાર છે તેના માટે આવું કંઈક કાર્ય કરશે તે દિશામાં આપણે આગળ વધ્યા છે અને કેટલાક ફોકસ ગ્રુપ રિસર્ચ અને ઇન્ટરવ્યુ લીધાં છે જેમાંથી મોટાભાગના ફક્ત શાળામાંથી અથવા હાલમાં શાળામાં પાસ થયા તેવા હતા તેથી અમને મળેલ પ્રતિક્રિયા એ છે કે વિદ્યાર્થીઓ ચોક્કસપણે તેમની બધી નોંધો એક જગ્યાએ આવશ્યકપણે લાવવા માટે રુચિ લે છે કારણ કે અમારી પાસે જે સંશોધન છે તે અમે શોધી કાઢયું છે કે તેમની પાસે ડિજિટલ વિકલ્પ નથી અમારો પ્રતિસાદ એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધીના બધા વિષયોની નોંધો લેવા માટે એક જ રજિસ્ટરનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેઓ સંભવત બુકમાર્ક્સનો ઉપયોગ કરે છે અથવા તે તમને એક પોસ્ટની નોટબુકમાં ગોઠવે છે તે જાણતા હોય છે અને વળી તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે કે તેમના બધા પાઠ્યપુસ્તકો જે તે દિવસે શાળાએ શીખવા લઈ જાય અને તે ખરેખર એક મુશ્કેલી છે કારણકે વજન વધે છે તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ બોજારૂપ અને કંટાળાજનક પ્રવૃત્તિ છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને પાછલા 2 5 થી 3 વર્ષોમાં પણ અમે વિચારના તબક્કેથી શરૂઆત કરી હતી જ્યાં સુપ્રા આ વિચાર સાથે આવ્યો છે અને આજ સુધી જ્યાં આપણે એક સ્તર પર પહોંચ્યા છે ત્યાં આપણે સંભવત ઉત્પાદન અને થોડીક સેવાઓ અને તેની સિસ્ટમ બનાવી શકીએ છીએ તેની આજુબાજુની વ્યવસ્થા ગોઠવી શકીએ છીએ આપણે બજાર વિદ્યાર્થીઓ શિક્ષકો સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયાઓને આધારે ઓછામાં ઓછા 3 થી 4 વખત આ ખ્યાલ અથવા ઉત્પાદન બદલી નાખ્યો છે તેથી આપણે મૂળ રીતે એક સરળ બોર્ડ સાથે એક લેખન સ્લેટ શરૂ કરી છે જ્યાં આપણે ફક્ત લખી શકીએ છીએ અને અમારી પૂર્વ પ્રાથમિક શાળા સ્લેટની જેમ ભૂસી શકો છો પછી અમે બીજા પ્રોટોટાઇપથી પ્રયાસ કર્યો જ્યાં આપણે ખરેખર આ સ્લેટને બ્લૂટૂથ દ્વારા સ્માર્ટ ડિવાઇસથી કનેક્ટ કરી શકીએ અને તે નોંધોને સ્માર્ટ ડિવાઇસમાં નોંધી શકીએ અને હવે આપણે એક પ્રક્રિયામાં છીએ જ્યાં આપણે ખરેખર આ નોંધો લખી શકીએ છીએ આ નોંધોને ફરીથી એ જ ડિવાઇસમાં પ્રાપ્ત કરી શકીશું એ જ ઉપકરણમાં ગોઠવી શકીશું અને તે જ ઉપકરણમાં cloud સાથે સીધા સિંક્રનાઇઝ કરી શકીશું તેથી ત્યાં પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે જે બજાર વાલીઓ સાથે શાળાના વિદ્યાર્થીઓ જેવી થાય છે પછી માતાપિતા શિક્ષકો પછી શાળા પ્રબંધક સ્ટાફ અસંખ્ય પ્રસંગોમાં જ્યાં આપણે વિવિધ પ્રદેશોમાંથી વિવિધ પ્રકારનાં આંતરદૃષ્ટિ લઈને આવ્યા છીએ વિવિધ પ્રદેશોના વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રકારની આંતરદૃષ્ટિ છે તેથી આ બધી આંતરદૃષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે આ ઉત્પાદન લાવ્યા છીએ જ્યાં આપણે ખરેખર બધી સામગ્રી લખી ગોઠવી અને સાચવી શકીએ છીએ પ્રાધ્યાપક અહીં એક સામાન્ય સવાલ છે તમે જે રસ્તો કહ્યું જો તેના પર કોઈ જવાનું શરૂ કરે તો તમે અહીં 3 વર્ષથી આ રસ્તા પર છો જ્યાં તમે બજારમાં જવાની આ પ્રકારની ડિઝાઇન વિચારસરણી ની પ્રક્રિયા કરી રહ્યા છો તેઓ શું ઇચ્છે છે તે શોધી કાઢો પછી તમારા ઉત્પાદનને તેના માટે ઠીક કરો પછી ફરી પાછા જશો અને તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોશે તેથી આમાં ખૂબ ક્લાસિક ડિઝાઇન વિચારસરણી નો અભિગમ અને હું જાણું છું કે તમે તે વ્યવસાયિક રૂપે પણ કરી રહ્યાં છો તો મારો તમને સવાલ એ છે કે કોઈક તમારા ઉત્પાદન પર નહીં પરંતુ સ્વચ્છ સ્લેટથી સંપૂર્ણ રીતે શરૂ કરે છે તમારા અનુભવ શું કહે છે કે વ્યક્તિ તે રસ્તે નહીં જાય આ માર્ગ પર જાઓ આપણે શીખ્યા તેમ આ રસ્તો મુશ્કેલીઓ ભરેલા છે આ તે કંઈક છે જેની અમે ભલામણ કરીએ છીએ તમારે તેમના માટે કંઈક એવું હોવું જોઈએ તેથી આ એક વ્યવસાયી દૃષ્ટિકોણથી છે સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ પ્રથમ વસ્તુ હું વ્યક્તિગત રૂપે હું ઈચ્છું કે તેઓ તેમની સમસ્યાઓની પુષ્ટિ કરવા સાથે શરૂ કરવું તેમના ગ્રાહકો સાથે વાત કરવું તેમની સાથે સારી રીતે સહાનુભૂતિ આપવું તેમના પગરખાંમાં ચાલવું તેમની જીવનશૈલી શું છે તે જોવું અને પછી તેમની દૈનિક પ્રવૃત્તિઓ શું છે તેનો કાર્ય પ્રવાહ બનાવવા માંગું છું દૈનિક દિનચર્યાઓ છે તેમની દિનચર્યાઓની વ્યવસ્થિત સમજણ બનાવો પછી થોડા નિષ્કર્ષ કાઢવાનું પ્રયત્ન કરો કે જ્યાં અમે કાર્ય કરી શકીએ જે તેમને સમસ્યાનું નિવેદન હોઈ શકે છે અને તેઓ ઓળખી કાઢો અને તે સમસ્યાઓના નિવેદનોને નિર્દેશિત કરવાનો પ્રયાસ કરો તેમના પર પુનરાવર્તન કરો મને લાગે છે કે યોગ્ય સમસ્યાની ઓળખ એ સમગ્ર પ્રક્રિયા માટેની ચાવી છે કે આપણે જેમાંથી પસાર થઈશું નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ વધુમાં શરૂઆતમાં સમસ્યા બહારથી લાગે તેવી ન હોઈ શકે તમારી પાસે કોઈ ઉત્પાદન અથવા મનમાં વિચાર હોઈ શકે છે અને તમને લાગે છે કે તમે ચોક્કસ સમસ્યા હલ કરી રહ્યા છો પરંતુ જ્યારે તમે તમારા ગ્રાહક સાથે લાંબા સમય સુધી સંપર્ક કરો ત્યારે અને તમે તે સમસ્યા કેમ અસ્તિત્વમાં છે ઊંડાઈ માં જશોઅને પછી તમે સમજી શકો કે મૂળ સમસ્યા શું છે પ્રાધ્યાપક તમે કદાચ આનું ઉદાહરણ આપી શકો નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ બરાબર આપણી પરિસ્થિતિમાં પણ જે બન્યું તે અમે આ યોજના સાથે રાખ્યું છે કે વિદ્યાર્થીઓ તેમની નોંધોને ડિજિટાઇઝ કરવા માંગે છે તો આપણે પ્રશ્ન પૂછીએ કે વિદ્યાર્થીઓ તેમની નોંધોને ડિજિટાઇઝ કેમ કરવા માંગશે તો પછી અમે જે સમજી ગયા છે તે છે કે વિદ્યાર્થીઓ તેમની બધી નોંધો એક જગ્યાએ ગોઠવવા માંગે છે તો પછી સવાલ એ થશે કે શા માટે તેઓ શા માટે તેને ઘણી જગ્યાએ રાખવાને બદલે એક જગ્યાએ ગોઠવવા માંગતા હશે તો પછી એવું બનશે કે તેમના માટે શીખવાનું સરળ બનાવશે શિક્ષકને તે સમજવું શક્ય છે કે તે ક્યાં છે તે વિદ્યાર્થીઓને સંસ્થાના ભાગરૂપે ખૂબ જ સરળ બનાવશે તેથી આપણે સમસ્યાના ઊંડાણમાં જઈએ છીએ અને પછી સંભવત ઓળખીએ છીએ ઠીક છે આ એક કારણ છે કે વિદ્યાર્થીઓ કાગળ પર લખવાનું ચાલુ રાખવાને બદલે અમારા ઉત્પાદનો પર સ્વિચ કરવા માગે છે પ્રાધ્યાપક જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી જો તમને ફક્ત સારો લેખન અનુભવ હોય તો તે પૂરતું નથી તો લેખનનો અનુભવ એ આ બધાની શરૂઆત છે બરાબર તો પછી એવા ઘણા સ્તરો છે એવા સ્તરો જેની આજુબાજુ કોઈ વિદ્યાર્થી દૈનિક ધોરણે તકરાર કરે છે અને આ તમે તમારા હાથીદાંતના ટાવરમાં ન હોત પ્રોડક્ટ ડિઝાઇન અને તે બધુ જાણતા હોત અથવા સુપ્રા જો તમે રહેવા દો છો તો તમે હમણાં જ મહાન હોત હું સકારાત્મક છું પરંતુ તમે લોકો અંતરદૃષ્ટિ પૂરા પાડતા હોવાને સતત પડકારવામાં આવી રહ્યા છે એમ કહેવાનું ઠીક છે કે એકલા લેખનનો અનુભવ જ પૂરતો નથી પરંતુ ખરેખર આનાથી ઘણું વધારે છે મારો અર્થ એ છે કે હું તેના પર ભાર આપતો નથી પણ આ કરવાની એક રીત ઠીક છે હું આ પ્રક્રિયામાં પણ શીખી રહ્યો છું ઠીક છે અન્ય કોઈ પણ આશ્ચર્યજનક ભૂલો જે તમે કરી છે અને તમને કોઈ એવું જોઈએ છે કે જે આ બધું સાંભળી રહ્યો છે કહે કે ઓહ ભગવાનનો આભાર હું તે રસ્તે જઈ રહ્યો નથી સિદ્ધાર્થ માતુરી સીઇઓ સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ આ સમસ્યાઓ માન્ય રાખવી એ ઓછામાં ઓછી આપણી પરિસ્થિતિના આ પ્રારંભિક તબક્કે એક મહત્વપૂર્ણ પાસુ છે સર હું વિચારું છું અને કહી શકું છું કારણ કે આપણા શરૂઆતના દિવસોમાં આપણે પણ દરેક અન્ય શરૂઆતની જેમ આવક ઉત્પન્ન કરવા માટે થોડા ઉત્સુક હતા થોડીક આવક શરૂ કરતા જેથી આપણે થોડા રોકાણકારો અને બજારને આકર્ષિત કરી શકીએ તેથી આપણો વિચાર આ મૂળ ઉત્પાદનને બહાર લાવવાનું હતું જ્યાં ખરેખર ફક્ત પૂર્વ પ્રાથમિક વિદ્યાર્થીઓ જ લખી અને ભૂંસી શકે છે જ્યાં મૂળભૂત રીતે ખૂબ જ શિક્ષણ શીખવું ખૂબ જ પ્રારંભિક હોય છે તેઓ હજી લખવાનું શીખે છે અને બધુ પછી આપણે ખરેખર ઓળખી કાઢયું છે છે કે જે તેઓ જે શીખવા જઇ રહ્યા છે તે ફક્ત લખવા અને ભૂંસવા વાલા બોર્ડ પર એટલું અસરકારક નથી પછી આપણે સમર્થન કર્યું છે અને આપણે જે પણ માન્યતા આપી છે તે કહે છે કે ફક્ત લખવું અને ભૂંસવું એ વિદ્યાર્થી માટે કઈ સારું કરતું નથી નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તેને કાગળ પર લખવાનો અનુભવ મળી રહ્યો છે તેથી તે ફરીથી તમારા નિવેદનમાં પાછું આવે છે કે લેખનનો અનુભવ ફક્ત એક જ વસ્તુ નથી જે આ ઉત્પાદન સાથેની મુસાફરીમાં આપણે ટૂંક સમયમાં પૂરતું શીખ્યા નહોતા નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તે થઈ શકે છે કે શીખવાની રીત પહેલા આવી હોત અને ઉત્પાદન વિકસિત થઈ ગયું હોત અને અને તે હમણાં છે તેના કરતાં તેમાં વધુ ક્રાંતિ આવી ગઈ હોત પ્રાધ્યાપક તો રસપ્રદ હું તે શબ્દને પકડી રાખીને કહ્યું કે ઉત્પાદન વિકસિત થયું તે ફક્ત દેખાતું જ નથી અને કહ્યું કે ઓહ આ એક ઉત્તમ ઉત્પાદન છે ચાલો આપણે તેનું વેચાણ શરૂ કરીએ તે ખરેખર વિકસિત થયું છે મને ખરેખર તે ગમ્યું છે કારણ કે ઘણી વખત સંશોધકો તરીકે સમસ્યાઓનું સમાધાન આપણ તે પ્રથમ વિચાર પર અટકી જઈએ છીએ અને આપણને લાગે છે કે તે આ જ છે આ બજારમાં પરિવર્તન લાવશે તમે જાણો છો કે આ ત્યાંની દરેક વસ્તુમાં ક્રાંતિ લાવશે પરંતુ તે સામાન્ય રીતે એવું થતું નથી તેમાં ખરેખર ધીમે ધીમે ક્રાંતિ થાય છે પહેલા તમારા મગજમાં અને પછી તમારા જેવા સક્ષમ ટીમના સભ્યો સાથે જાણો છો અને પછી ધીમે ધીમે તે વધુ સારી અને તેજસ્વી સંભાવનામાં પરિવર્તિત થવાનું શરૂ કરે છે પછી તે તમને તે ગમતું નથી પણ તે સતત વિકસિત થાય છે તેને તે ગમશે નહીં પણ હજી તો આગળ વધવું જ રહ્યું ઠીક છે સરસ તેથી હવે આપણે શીખી લીધું છે કે તમારી પહેલાં વિચાર પ્રક્રિયા શું હતી અને તમે આ બધી વિચારસરણી સાથે શું બનવા તરફ આગળ વધ્યાં છો અને બજારોમાં આ કામ કરીને આગળ જતા રહ્યા છો તમારી જાત સાથે આ બધું ચાલુ રહે છે તેથી હવે મારો પ્રશ્ન એ છે કે આગળ જુઓ અને કહો કે કે હવે અમે આ પ્રોડક્ટ વિશે ડિઝાઇન વિચારસરણી લાગુ કરવા જઈ રહ્યા છીએ જે આપણે અલબત્ત પ્રેક્ષકોને બતાવીશું અને આપણે તેને આગળ કેવી રીતે લઈશું અને સહાનુભૂતિ વિશ્લેષણ ઉકેલ ચકાસણીના આ ચાર પગલાનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું અને ફરી એકવાર પરીક્ષણ કરો અને જુઓ કે તેને કેવી રીતે આગળ વધારવું કે જે અમારું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે તેમાંથી 5 આપણે આ કોર્સ માટે આ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ તો મારો ફરીથી તમને સવાલ એ છે કે આપણે તેમાં કેવી રીતે આગળ વધવું જોઈએ અને આ ઉત્પાદનને ત્યાં બજારમાં લઈ જતા આપણને શું અટકાવી રહ્યું છે તમારા પ્રાથમિક પડકારો શું છે જેને તમે અહીં અમારા કોર્સની બહાર કાઢવા માંગો છો જેથી અમે તેમને બતાવી શકીએ કે આ અમે ડિઝાઇન વિચારસરણી માં આ કરવા જઇ રહ્યા છીએ નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હું જે કહેવા માંગુ છું તેની શરૂઆત કરવા માટે કારણ કે ઉત્પાદન એક હાર્ડકોર ઇલેક્ટ્રોનિક ઉત્પાદન છે એક મુશ્કેલી જેનો આપણે સામનો કરવો પડી રહ્યો છે તે છે ગ્રાહકો પાસે લઈ જવા માટે આપણને ખ્યાલ પણ નથી અથવા કોઈ કામ ચલાઉ prototype નથી સોફ્ટવેર પ્રોડક્ટથી વિપરીત જેમાં કમ સે કમ વ્યવહારુ ખ્યાલ બનાવી શકીએ અને તેને તમારા બજારમાં લઈ જઈએ અને તમારા લક્ષ્ય ગ્રાહકો તેના પર કેવી પ્રતિક્રિયા આપશે તે જોશે પરંતુ અમારી પાસે એક ઉત્પાદન છે જે ખ્યાલ ત્યાં છે તેથી અમે આ ઉત્પાદના ઉદ્યોગ કરતા અને નિર્માતાઓ તરીકે અત્યારે ખૂબ સ્પષ્ટ છે કમ સે કમ અત્યારે પ્રોડક્ટની મુખ્ય વિધેયો શું હશે પરંતુ અમારા ગ્રાહકો પાસેથી સહાનુભૂતિ લેવા અને શીખવા માટેનું કોઈ હાર્ડકોર ભૌતિક ઉપકરણ નથી જેથી ક્યાંક ડિઝાઇન વિચારસરણી આપણને મદદ કરી શકે પ્રાધ્યાપક ઠીક છે તે એક છે બીજું કંઈ એવું છે કે તમે વિચારી શકો કે આપણે તેનો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે કરી શકીએ સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા સર આ પ્રોડક્ટના ભાગના ઉત્ક્રાંતિ તરફ પાછા જતા જેમ કે આપણે પહેલા કહ્યું છે આપણે એક મોડેલ લઈને આવ્યા છીએ જેને અમારી માન્યતા મુજબ બજાર દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું પછી આપણે બજારમાં જરૂરી કંઈક બીજું પણ લાવીશું પણ તેના કરતાં પણ વધુ હવે અમે એક POC અથવા proof of concept ખ્યાલના પુરાવા સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે આપણે ફરીથી બજારમાં જઇને પરીક્ષણ કરવા માંગીએ છીએ તો આ ફરીથી ડિઝાઇન થીંકીંગ ની પ્રક્રિયા ની જેમ જ છે જે પોતાને અંદરના ઉત્પાદનના ખ્યાલના આ ઉત્ક્રાંતિમાં લાગુ કરે છે તેથી અમે ફરીથી બજારમાં પાછા જઈએ અને જો બજાર કહે કે હા આ તે છે જે અમે માંગ્યું છે હવે આપણે ખરેખર તેનું વિશ્લેષણ કરીશું અને આપણે તેની આજુબાજુ એક યોગ્ય ડિઝાઇન અથવા રૂપરેખા બનાવીશું અને તેને તેમની સમસ્યાનું સમાધાન બનાવીશું જો તેઓ કહે છે કે જેની અમારી અપેક્ષા હતી આ તે અંશત છે તો આપણે ડિઝાઇન વિચારસરણી પર પાછા જઈશું તેમની સમસ્યાના કથનનું ફરીથી અભ્યાસ કરીશું તેના મૂળમાં ફરીથી જઈશું ફરીથી સારા નિરાકરણ સાથે આવીશું ફરીથી નિરાકરણનું વિશ્લેષણ કરો પરીક્ષણ કરો અને આ ઉત્પાદનને આગળના સંસ્કરણમાં વિકસિત કરવાની દ્રષ્ટિએ અમે ડિઝાઇન વિચારસરણી ની મદદ લેવા માંગીશું આ બીજી એક પ્રક્રિયા છે પ્રાધ્યાપક ઠીક છે એ દ્રષ્ટિએ આગળ શું છે તો હવે હું જાણું છું કે તે કેવું લાગે છે મને ખબર છે કે ઉત્પાદન શું છે તે જેવું છે તેઓ શું પસંદ કરે છે શું પસંદ નથી કરતા તેમની પાસે શું છે અને શું નથી મારી પાસે એક વિચાર છે પરંતુ મને ખબર નથી કે તે કેવી રીતે આગળ વધશે તેથી જો ડિઝાઇન વિચારસરણી આના પર પ્રકાશ લાવી શકે છે આપણે કેવી રીતે આગળ વધવા જઈ રહ્યા છીએ તે બનશે તો તે કદાચ તમને મદદ કરશે અને જેમ નીતિને કહ્યું કે તમે એ ખ્યાલ ની માહિતી કેવી રીતે આપો છો કારણ કે તમારી પાસે એક ઉત્પાદન છે મારી પાસે ઉત્પાદન નથી એ દ્વારા તમે શું કહેવા માગો છો એ હું જાણું છું તે સંઘર્ષ છે તેથી એક તરફ તમારી પાસે કંઈક એવું છે તમે બજારમાં જોતા હો તેવું એક સંપૂર્ણ પ્રોજેકટ ઉત્પાદન નથી તમે તેને શેલ્ફમાંથી ઉપાડશો તેવું નથી પરંતુ તે આપણા મગજમાં ના ઘણા વિચારોમાંનો એક નથી આપણે તેને સામે જોઈ શકીએ તેથી હું કોઈને ખરેખર કેવી રીતે ખાતરી આપી શકું છું કે આ મારા મનમાં જે ચોક્કસ ખ્યાલ છે તે આ એક પ્રતિબિંબનું એક પ્રકાર છે નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ અને હું જ્યારે ઉદ્યોગસાહસિક તરીકે તેને proof of concept બતાવીશ ત્યારે અંતિમ બજારનું ઉત્પાદન મારા મગજમાં છે પરંતુ ચુકાદાઓ અને સમજ કે જે વપરાશકર્તા આપી શકે છે તે સંપૂર્ણ રીતે હું તેને બતાવી રહ્યો છું તે ખ્યાલ પર આધારિત છે તેથી ત્યાં છે પક્ષપાતનું ચોક્કસ સ્તર છું હું ગેરમાર્ગે દોરેલી માહિતી મેળવવા જઇ રહ્યો છું આ બધી કેટલીક બાબતો છે જે અમે ડિઝાઇન વિચારસરણી ની સાથે ધ્યાનમાં રાખવા માંગીએ છીએ પ્રાધ્યાપક ખૂબ જ રસપ્રદ ઠીક તો તમે 4 બીજું કંઈ તમારી પાસે કંઈક છે તકનીકી રૂપે તમને કોઈ પણ લાગે છે તેથી મેં સાંભળ્યું એક રસપ્રદ હું તમારા મોંમાંથી શબ્દો કાઢી રહ્યો છું મને ખબર નથી કેમ હું હંમેશાં જ વર્ગમાં આવું કરતો હતો સ્પેસ વેઇટ સંઘર્ષ કે જેની તમે વિશે વાત કરી છે તે મને લાગે છે કે તે તમારા ઉત્પાદનમાં એક મુખ્ય સંઘર્ષ છે ઉત્પાદન પોતે જ નહિ તમારા લક્ષ્ય પ્રેક્ષકો એ છે કે તેમની બેકપેક્સમાં તેમની પાસે એક નિશ્ચિત જગ્યા છે તેમની પીઠ નાજુક છે કહો કે આપણે નથી ઇચ્છતા કે તેમની પર વધુ પડતો ભાર આવે તેઓ નથી ઇચ્છતા હકીકતમાં ઘણી બધી સરકારો પહેલેથી જ બેગનું વજન શું હોવું જોઈએ તેના પર વજનના નિયંત્રણો રાખવા વિશે વાત કરી રહી છે તેથી તે સાથે એક રસપ્રદ સંઘર્ષ પણ છે તેથી મેં બહાર કાઢ્યો છે કે અમારી પદ્ધતિ સંભાળી શકે તેવું કંઈક છે સુપ્રા તકનીકી પાસામાંથી તમે ઉમેરવા માંગો છો તેવું કંઈ છે સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સાહેબ તકનીકી દ્રષ્ટિએ હું એટલું જ કહી શકું છું કે શું આ ઉત્પાદન જ્યારે આપણે કોઈને બતાવવા લાયક પ્રોડક્ટ બનાવીએ છીએ ફક્ત ત્યારે જ તકનીકી નક્કી કરી શકાય છે જ્યારે વ્યક્તિને ખરેખર તે ગમશે અથવા જો ત્યાં કોઈ પ્રકારનું જોખમ છે અથવા જો તેને કોઈ પણ પ્રકારની સુધારણાની જરૂર હોય અથવા કોઈપણ પ્રકારનાં પરિવર્તન તે કિસ્સામાં આપણે ખરેખર કોઈ ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કરી શકીએ છીએ જે કોઈ સમાધાન સાથે આવે છે જે ખરેખર કોઈક વપરાશકર્તાની ખાસ જરૂરિયાતને અનુકૂળ હોઈ શકે છે કારણ કે હમણાં આપણે જે કરી રહ્યા છીએ તે એક સામાન્ય બાબત છે જેમ કે લોકો લખે છે જેમ તમે કહ્યું કે પૃષ્ઠો અને નોટબુક તેઓ જગ્યા વાપરે છે અને તેમનું વજન છે તેથી આ તકનીકી અંગે જો આપણે આજ સુધી જે કર્યું છે તે ફક્ત એક સર્વસંમતિ પર આવી રહ્યું છે કે લોકો હા તેઓ આના જેવું કંઈક લેવાનું પસંદ કરશે જે તેઓ બચાવી શકે પરંતુ પછીના તબક્કામાં એકવાર આ પ્રક્રિયા દરમ્યાન કંઈક થાય છે જો કંઈક બદલવાની જરૂર છે અથવા કંઈક સુધારવાની જરૂર છે તો દેખીતી રીતે આ ડિઝાઇન વિચારસરણી આપણને મદદ કરશે કારણ કે તે તકનીકી છે નીથિન કુરિયન સીઓઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતી તકનીકીની દ્રષ્ટિએ પણ સુપ્રતિવ દાસ સીટીઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ તો કારણ કે તે ત્યાં ચાર પાસાઓને ધ્યાનમાં લે છે સરખી અનુભૂતિ કરવી વિશ્લેષણ નિરાકરણ અને ફરીથી પરીક્ષણ ટેકનોલોજી ખરેખર આવી જ રીતનું અનુસરણ કરે છે છે તો ડિઝાઇન વિચારસરણી આપણને મદદ કરશે પ્રાધ્યાપક ઠીક છે પદ્ધતિમાં વિશ્વાસ માટે આભાર બીજા કોઈપણ વિચારો જો તમારી પાસે હોય તો સિદ્ધાર્થ માતુરી સીઇઓ નોઇન ઇલેક્ટ્રોનિક્સ સર બીજી બાબત તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે આપણે આ ઉત્પાદન સાથે બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે આ ઉત્પાદન લેખન તરફ વલણ ધરાવે છે તેની પ્રાણ સમાન પ્રક્રિયાઓ અને આ ઉત્પાદન લેખનની આજુબાજુ છે સંભવત દિવસની ઘણી પ્રવૃત્તિઓ એવી હશેકદાચ દરેક જોબ પ્રોફાઇલમાં હશે જ્યાં તેમણે દિવસમાં કોઇપણ પ્રકારનું લેખન કરવાનું હોય જેમ કે કોઈ ડિસ્ટ્રિબ્યુટર જેમ કે કોઈ વિતરિત માહિતી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે અથવા શાળાના ડિરેક્ટર થી કામ લઈને શાળાનો વહીવટ તંત્ર અને ત્યાં સુધી કે પટાવાળા જેવી રીતે કામ કરે છે કલ્પના કરો કે નોકરીના વર્ગ માટે માટે લોકોના સમૂહને સૂચનાઓનો એક સેટ પસાર કરવામાં આવે છે અને તેઓ તે કાર્ય પૂર્ણ કરે છે અને ફરીથી તે ઉચ્ચ એડમિનને સબમિટ કરે છે અને તે એડમિન સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરે છે અને સુપર એડમિનને સબમિટ કરે છે તેથી આ બધી પ્રવૃત્તિઓ સંભાળી શકાય છે અને સંભવત મૂળ રૂપે આ જેવા ઉપકરણ પર સંચાલિત તેથી આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે ફક્ત એક ઉપકરણ બનાવવાનું નથી જે નોંધ અને લેખનને સંગઠિત કરવામાં મદદ કરે છે પણ એક ઇકોસિસ્ટમ બનાવે છે સંભવત એક માળખું જ્યાં આ બધી પ્રવૃત્તિઓ લેખન સાથે સંકળાયેલ છે અને જેમાં દૈનિક પ્રવૃત્તિઓ જેમાં લેખન શામેલ છે તે આ ઉપકરણ દ્વારા થઈ શકે છે અમે પણ આ ઉત્પાદન માટે યોગ્ય ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરવા માટે ડિઝાઇન વિચારસરણીની ઇચ્છા કરીએ છીએ જ્યાં આપણે ખરેખર કોઈ વપરાશકર્તાને ઉત્પાદન વેચ્યા પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમને કેવી રીતે આપવામાં આવે છે તે કેવી રીતે સેવા આપે છે તે કેવી રીતે જાળવવામાં આવે છે તેમના માટે મને લાગે છે કે ડિઝાઇન વિચારસરણી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં પણ મદદ કરી શકે છે પ્રાધ્યાપક ઠીક છે મેં 4 સમસ્યાઓ લખી છે જે આપણે સંભવત ઉપાડી શકીએ છીએ તેથી સમસ્યા શું છે તે વિશે આપણે એકંદરે દૃષ્ટિકોણ આપ્યો છે કે શાળાએ જતા બાળકો આપણા માટેનું મુખ્ય લક્ષ્યાંક ક્ષેત્ર છે ખાસ કરીને મને લાગે છે કે હું અનુભવું છું કે તમે સંભવત હાઇ સ્કૂલ કેટેગરીમાં છે સમસ્યાની સૂચિ કે જે મેં લખ્યું છે તે છે કે હું કોઈ સંપૂર્ણ પ્રોડક્ટ ઇચ્છું છું કે કોઈકને તેની છરાબાજી કરવા પણ મનાવે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે પરંતુ મારી પાસે ખરેખર સંપૂર્ણ ઉત્પાદન નથી ખરેખર એક પ્રોટોટાઇપ છે ઠીક છે તે માટે તે પૂરતું સારું છે તે અંતર્દૃષ્ટિ છે કે હું તેના માટે પૂરતું દોરું છું તેથી હું તે મેળવી શકું છું પછી હવે આગળ શું આવી રહ્યું છે શું હવે આપણે બધાં ડિસ્પ્લે ઉપકરણોમાં ક્રાંતિ જોઇ છે નાનું થઈ રહ્યું છે મોટું થઈ રહ્યું છે તે ઘણાં બધાંમાંથી પસાર થઈ રહ્યું છે તે 3D થઈ રહ્યું છે તે તમામ પ્રકારના પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ લખવાની ક્રિયાના સંદર્ભમાં આગળ શું છે તેથી તે કંઈક છે જે આપણે ઇચ્છીએ છીએ તકનીકીની દ્રષ્ટિએ આ અંતિમ તકનીક છે જે તેની અંદર રહેવાની છે અથવા ત્યાં કંઈક બીજું છે જે ઉત્પાદન થાય છે તે આપણે કહી શકીએ કે તે થઈ ગયું છે શું તે કંઈક બીજું બનશે જે છે તેનું આધાર બનવું છે અથવા તે તેમાં ફિટ થઈ રહ્યું છે તે એવું કંઈક બનશે જેનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ ટેકનોલોજી માટે સંતોષ માની રહ્યા છે હું લોકોની અનુભૂતિથી ખુશ છું અને અંતે આ લેખન જ્યાં બંધબેસે છે તે એકંદરે દૃષ્ટિકોણ છે કારણ આપણે લેખનને કેન્દ્રિય ભાગ તરીકે જોઈએ છીએ જ્યાં તે ઘણી બધી બાબતોને સંતોષકારક છે તે એટલી બધી બાબતો માટે બનાવાયેલ છે તે તમે જેવું કહ્યું તેવું હોઈ શકે તે કોઈ શાળામાં એડમિન માટે હોઈ શકે તે એક aircraft હોઈ શકે છે તમે જાણો છો કે ચેકલિસ્ટ સિસ્ટમ તેઓ એક ચેકલિસ્ટ પણ કરે છે બરાબર તેથી તે કોઈપણ રીતે હોઈ શકે છે પરંતુ હજી પણ લોકો જે લખવાનું કહે છે તે એક ક્રિયાપદ છે અને તેની આસપાસ જ્યાં સંજ્ઞાનો ઉપયોગ કરી શકાય છે તે જ છે જેના વિશે આપણે વિચારીએ છીએ તો ચાલો આપણે ડિઝાઇન વિચારસરણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈશું અને કહો કે હું તમારો સત્તાવાર માર્ગદર્શિક અથવા સલાહકાર ઠીક પ્રાધ્યાપક ભલે ગમે તે માર્ગદર્શક હોય અને આપણે જોશું કે આને કેવી રીતે વિકસિત કરવું તે ડિઝાઇન વિચારસરણીમાં તમારું ઉત્પાદન બનાવવા માટે છે અમે વ્યવહારિક રીતે કરી રહ્યા છીએ તે તાલીમમાંથી તેઓ કેવી રીતે શીખી શકે છે અને તેમાંથી કેટલાક પાઠ મેળવી શકે છે તે લોકોને કેવી રીતે પ્રદર્શિત કરવું તે જોવાનું વધુ સારું અને બે ઠીક છે તેથી ખૂબ આભાર આભાર શ્યામ પોલ એમ હેડ માર્કેટિંગ નોઇન ઇલેક્ટ્રોનિક્સ શું હું એક વધુ સમસ્યા ઉમેરી શકું છું પ્રાધ્યાપક હા કૃપા કરીને શ્યામ પોલ એમ હેડ માર્કેટિંગ નોઇન ઇલેક્ટ્રોનિક્સ હા તો સર એ ધ્યાનમાં લેતા કે મોટાભાગની શાળાઓ ઓનલાઇન શિક્ષણની શરૂઆત કરે છે ઓનલાઇન શિક્ષણ જેમ કે તેઓ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ પ્રદાન કરે છે પરંતુ એક બાબત એવી છે કે કેમ કે મોટાભાગની શાળાઓ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ટેબલેટ જેવું કંઈક કેમ આપતી નથી કારણકે આવી થોડી વસ્તુઓ છે તેથી આપણે જેવા છીએ કે અમે તે જવાબોને ડિઝાઇન વિચારસરણી સાથે વિચારવાનો પ્રયાસ કરી શકીએ છીએ કે શા માટે શાળાઓ ઓનલાઇન શિક્ષણને અમલમાં નથી લાવી રહી છે અથવા શા માટે તેઓ શાળાઓમાં ટેબ્લેટ્સ અથવા લેપટોપને મંજૂરી નથી આપી રહ્યાં છે તેથી એવી ઘણી બાબતો છે કે જેને આપણે ડિઝાઇન વિચારસરણી થી હલ કરવાનો પ્રયાસ કરી શકીએ પ્રાધ્યાપક ઉત્તમ મહાન મેં ઉમેર્યું છે કે શાળાઓમાં ડિજિટલ જવા માટે અમને શું અટકાવી રહ્યું છે કારણ કે તેઓ તૈયાર છે મોટાભાગના લોકો પહેલાથી જ સ્માર્ટ વર્ગખંડો વિશે વાત કરી રહ્યા છે અને ઓનલાઇન ઇ પોર્ટલ અને ડિજિટલ પોર્ટલ બધુ ધરાવે છે અને ફી ની ચુકવણી પણ ડિજિટલ બની ગઈ છે ઘણી બધી વસ્તુઓ ડિજિટલ થઈ ગઈ છે કેમ આપણે કેટલીક રીતે હજી પણ પથ્થર યુગ મા છીએ કેટલીક રીતે આપણે અવકાશ યુગમા છીએ તો અહીં શું ચાલી રહ્યું છે અને શું આ તેમને ખરેખર મદદ કરશે પૂછવા માટે એક ઉત્તમ ડિઝાઇન વિચારસરણીનો પ્રશ્ન છે તે ઉત્તમ ઠીક છે તો આભાર આપણે જોઈશું કે તે કેવી રીતે ચાલે છે આભાર